તો પછીઆપણે ગોસ સિડલ ઇટરેટીવ મેથડ શરૂ કરીએ અત્યાર સુધી આપણે 4 બસ સિસ્ટમ જોઇ છે અને આ બસ 1 બસ 2 બસ 3 અને બસ 4 છે આ જનરેટર 1 અને આ જનરેટર 2 છે અને આ આકૃતિ માટે આપણે વાત કરી રહ્યા છે સામાન્ય રીતેબધા જનરેટરને ટ્રાન્સફોર્મર્સ હોય છે જે એક તરફથી બીજી તરફનાં છેડા પર હાઇ વોલ્ટેજ આપે છેપરંતુ આપણે પછી ટ્રાન્સફોર્મર મોડેલિંગ તરફ જઇશું આપણે હાલ પુરતું ટ્રાન્સફોર્મર ધ્યાનમાં નથી લઇ રહ્યા અહીં ટ્રાન્સફોર્મર બતાવેલ નથી તો આ જનરેટર 1 અને આ જનરેટર 2 છે અને બસ 1 2 3 4 છે તો તે કિસ્સામાં લોડ બતાવેલ છે અને જનરેટર સાથે જોડવામાં આવતાં ટ્રાન્સફોર્મરને આપણે ધ્યાને લેતાં નથીપછીથી હું તમને ટ્રાન્સમિશન લાઇન માટે ટ્રાન્સફોર્મર મોડેલિંગ આપીશજે પાઇ મોડેલ વડે દર્શાવી શકાય છે તો આપણે છેલ્લે જોઇશુંપરંતુ ક્લાસરૂમ જેવા દાખલા માટે તો આ લઈએ અહીં લોડ આપેલ છે અને PQ અને PV બસ આપણે આગળ સમજાવેલ છે તો આ 4 બસ પાવર સિસ્ટમ છેપરંતુ આપણે જોવાનું છે કે કઈ રીતે ગોસ સિડલ ઈટરેટીવ મેથડ આને ઉકેલી શકે તો આ બસ 1 છે જે સ્લેક બસ છે તેનો મતલબ કે અહીં વોલ્ટેજ મેગ્નીટ્યુડ અને તેનો એંગલ આપેલ છે તો આ કેસમાં 4 બસ નો દાખલો છે તો n બરાબર 4 અને સ્લેક બસ s 1 છે તો સમીકરણ 11 પરથી આપણે તેના જેવું સમીકરણ લખી શકીએ આ સમીકરણ 11 છે તેનાં જેવું સમીકરણ આપણે લખવાનું છે

કારણ કે સ્લેક બસનાં વોલ્ટેજ હકીકતમાં તમને ખબર છે અને એંગલ પણ તમને ખબર છે તો વોલ્ટેજ તમને ખબર છે તો V2 નું સમીકરણ તમે લખોકારણ કે V1 માટે તે જરૂરી નથીતમને વોલ્ટેજ મેગ્નીટ્યુડ અને એંગલ ખબર છે

તો તે જ રીતે ત્રણ સમીકરણ થયાકારણ કે 4 બસ સિસ્ટમ છે તો આ કઇ રીતે કરી શકાય હવે ગોસ સિડલ મેથડમાં જો P એ ઇટરેશન હોયતો ગણેલ વોલ્ટેજ માટે ViP1 એ તરત જ ViP ને બદલી દે છે અને પછીની ગણતરીઓ માટે વપરાય છે તો હું એ કહેવા માગું છુંકે તમે V2 V3 V4 નાં ત્રણ સમીકરણો મેળવ્યા હવેજ્યારે તમે તેનો ઉકેલ શોધી રહ્યા હોયતો ધારો કે તમે પહેલાં V2 ગણી રહ્યા છોત્યારબાદ V4 ધારો કે V2 V3 V4 ની ઇનીશીયલ વેલ્યુ જાણીતી છે તો V2 શોધવા માટે બધી ઇનીશીયલ વેલ્યુ મુક્વાથી મળેતે જ રીતે V3 અને V4 મળે પરંતુ અહીં ગણતરીમાં વધું સમય જાય છે ઇટરેશન વધારે થાય છે તેથીઆપણે પહેલા ઇનીશીયલ વેલ્યુનો ઉપયોગ કરીને V3 V4 P2 Q2શોધીએ છીએત્યારબાદ તમે V2મેળવો છો પરંતુ તમે V2 ની જે કિંમત મેળવો છો તેનાં પછી મળેલ કિંમત બીજા સમીકરણમાં મુક્તાં તમને નવા સમીકરણ મળે તમે V2 ની જે કિંમત મેળવો છો તે શરૂઆતમાં મુકેલ કિંમત જેટલી નથી હોતુંકારણ કે V4 શરૂઆતમાં ગણેલ નથી અને આ સમીકરણ V3 પર આધારિત નથીકારણ કે તે લાઇનનાં જોડાણો પર આધાર રાખે છે હવે V2 ગણેલ છે અને V3 ગણવાનું છેજેમાં V2 ની શરૂઆતની કિંમતનાં બદલે નવી મળેલ કિંમત મુકીને V3 શોધવામાં આવે છે તોકન્વર્જ્ન્સ ની ઝડપ વધારે છે તમે આવનાર ઉકેલથી જુનાં ઉકેલ ViPને બદલી દો છોતેથી ઝડપ વધારે છે તો તેનો મતલબ કે ઇટરેશન P નાં સંદર્ભમાં હું સમીકરણ આ પ્રમાણે લખી શકું

તો તો અહીં આપણે લખી શકીએ કે જેથી ક્ન્વર્જન્સનો દર ઝડપી હોય અને ઇટરેશનનો નંબર ઓછો હોય તો આ રીતે આપણે અલગોરીધમ વાપરીને ઉકેલ શોધી શકીએ અહી બસ 1 સ્લેક બસ છે તો સામાન્ય રીતે શરૂઆતની કિંમત કઇ રીતે લેવીએ આપણે ચર્ચા કરવાની છે તો સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિમાં વોલ્ટેજ મેગ્નીટ્યુડ તેનાં પર યુનિટ કિંમતનાં આસપાસ હોય છેજે તમે જ્યારે ઉકેલો તો 1 0 પર યુનિટની નજીક સ્લેક બસનાં વોલ્ટેજ મેગ્નીટ્યુડ જેટલી હોય છે તો શરૂઆતનો વોલ્ટેજ 1j0 એ સંતોષકારક છે અને કન્વર્જ ઉકેલને તમે વાસ્તવિક ઓપરેટિંગ સ્થિતિ સાથે સાંકળી શકો છો તો આ વસ્તુ છે હવે ઇન્જેક્ટેડ પાવરની ગણતરી જોઇએ તો સમીકરણ 11 પરથી ફરી સમીકરણ લખીએ તમારે કુલ ઇન્જેક્ટેડ પાવર Pi અને Qi માટે સમીકરણ શોધવાનું છે કારણ કે લોડફ્લોનાં ઉકેલમાં Pi અને Qi માટે જુદાં સમીકરણ જોઇએ છે તો PQ બસ માટે નક્કી કરેલ કિંમત આપેલ હોય છે પરંતુ તમારે Pi અને Qi ની કિંમત તમારે ઇટરેટીવ સોલ્યુશન પરથી શોધવાની હોય કે જેથી મિસ મેચ એટલે કે ફેરફાર ચકાસી શકાય તોતમારે Pi અને Qi ની કિંમત શોધવાની છેએટલે સમીકરણ ફરી લખીએ તો આ સમીકરણ પરથી તો આ સમીકરણ 13 છે હવે y એટલે કે એડમીટન્સ મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરો બધાં એલિમેન્ટસ મેગ્નીટ્યુડ અને એંગલમાં આપેલ છે આ બધી કિંમતો અહિંયા મુકો અને સાદુરૂપ આપો તમે જે મેળવો છો તેનો પહેલો ટર્મ અહીં લખેલ છે

તેનો મતલબ આ સમીકરણ 14 છે હવે આ પરથી તમે રીયલ અને ઇમેજીનરી પાર્ટ અલગ કરો તોરીયલ અને ઇમેજીનરી પાર્ટસ આ પ્રમાણે લખાય તો આ સમીકરણ 15 અને 16 છે

હવેમને આશા છે કે તમે આ વસ્તુ સમજ્યા છો સાદી વસ્તુ છે માત્ર થોડા મહાવરાની જરૂર છે હવે PV બસ ધ્યાનમાં લો પહેલા ગોસ સિડલ મેથડ માટે અને પછી ન્યુટન રાપ્સન મેથડ માટે તો ગોસ સિડલ મેથડ માં PQ બસ માટે Pishceduled અને Qishceduled ની કિંમત જાણીતી હોય છે પછી આપણે જોઇશું કે ઇનીશીયલ કિંમત પરથી સાચી કિંમત મેળવ્વા ગોસ સિડલ મેથડમાં ઇટરેટીવલી કઈ રીતે શોધવી અને PV બસ માટે Pishceduled અને Vi ની કિંમત જાણીતી હોય છે એટલે કે P અને V નાં મેગ્નીટ્યુડ આપેલ હોય છે તોપહેલા સમીકરણ 16 Qi P1 ઇટરેશન માટે ઉકેલાય છે કારણ કે PV બસ માટે P અને V નાં મેગ્નીટ્યુડ આપેલ હોય છેQ અને એંગલ શોધવાનાં હોય છે તો PV બસ માટે P1 મું ઇટરેશન સમીકરણ 16 દ્વારા ગોસ સિડલ મેથડ માટે લખી શકાય તો Qi P1 માટે તમે P1 મું ઇટરેશન બરાબર આ સમીકરણ 17 છે અને આ ગોસ સિડલ મેથડ માટે PV બસ ધ્યાને લીધી હોયત્યારે પહેલાં લખવું પડે તેનો મતલબ વોલ્ટેજ નાં સમીકરણનો સેટ ઉકેલવું પડે તો PV બસ માટે Vi આપેલ છે તો Vi P1 નો ઇમેજીનરી પાર્ટ એમ જ રહે છે અને રીયલ પાર્ટને ઉપયોગમાં લેવામાં આવે છે PV બસમાં વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રાખવાનું હોય છે તેથીસામાન્ય રીતેVieij fiતો આ સમીકરણમાં i એ ઇટરેશનનો નંબર છે તો Vieij fi સામાન્ય રીતે ei એ fi કરતાં વધારે હોય છે fi નાનું છે કારણ કે વોલ્ટેજ એંગલ ખૂબ નાનો છે તો અહીં હું વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રાખું છું તેનો મતલબ કે P1 ઇટરેશન માટે આપણે લખી શકીએ કે પરંતુ |Vi| અચળ રહે છે અહીં P મુક્વાની જરૂર નથીકારણ કે PV બસ માટે વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રહે છે જેથી તમે લખી શકો કે પરંતુ વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રહે છે તો આ કેસ માટે જ્યારે આપણે વસ્તુ બદલીએપરંતુ વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રહેવું જોઇએનહિંતર ગોસ સિડલ મેથડ પ્રમાણે આપણે PV બસ ઉમેરવી પડે તો જ્યારે તમે વોલ્ટેજ મેગ્નીટ્યુડ મેળવોતો ઇમેજીનરી પાર્ટ જાળવી રાખવામાં આવે છે અને રીયલ પાર્ટ એ સમીકરણ બનાવ્વા માટે પસંદ કરવામાં આવે છે જ્યારે તમે ગોસ સિડલ મેથડ PV બસનાં કેસ આપણે દાખલામાં જોઇએ દાખલા તરીકે બસ 2 PV બસ છે તો આ કેસમાં PV બસ ગણ્યા સિવાય V2 માટે ઉકેલ શોધો પરંતુ આપણને પરિસ્થિતિ ખબર છે V2 અચળ રહેવો જોઇએ અને ઉકેલ મળ્યા પછીઇમેજીનરી પાર્ટ જાળવી રાખીને રીયલ પાર્ટ લઇને વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રહે એ રીતે આગળ ગણતરી કરવામાં આવે છે તો તેનો મતલબ કે આ સમીકરણ 19 છે તો eip1 એ vip1નો રીયલ પાર્ટ છે અને fip1 એ ઇમેજીનરી પાર્ટ છે તોઆ કિસ્સામાં આપણે એક દાખલો ગણીશુંપછી વસ્તુ સ્પષ્ટ થશે તો તમને V2 મળશે પરંતુ તે આબેહૂબ નહીં હોયકારણ કે આપણે એ જાળવ્વાનું છે અને ઇમેજીનરી પાર્ટ જાળવી રાખીને રીયલ પાર્ટ લઇને વોલ્ટેજ મેગ્નીટ્યુડ અચળ રાખવાનું છે તો આ PV બસનો વિચાર છે તો હું થોડી થીયરી પછી દાખલો લઇશ તો તે વખતે હું જ્યારે ઉકેલ લાવતો હોઇશ ત્યારે આ બધી વસ્તુઓ યાદ કરાવીશ તમને હું વચ્ચે વચ્ચે યાદ અપાવતો રહીશજેથી સાતત્યતા જળવાઇ રહે હવે પછી છે કન્વર્જન્સની કાર્યવાહિજે તમારે અનુસરવાની હોય તે જોઇએ ધારો કે તમારી પાસે n બસનો દાખલો છેતમારી પાસે n બસ છે બસ 1 સ્લેક બસ છે તો તમારે હવે વોલ્ટેજ ગણવાનાં છે ΔV2 ના કન્વર્જ થવાની ગોસ સિડલ મેથડમાં જુદી રીત છે તો ΔV2 તમે લખી શકો

તે જ રીતે આ બધા કોમ્પલેક્ષ છેતો તમારે તેમનાં મેગ્નીટ્યુડ તેમનો તફાવત મળે ત્યાં સુધી લેવાનાં છે તોતમે આ કરો તો તમે લેશો કે તેનો મતલબ કેતમે આ બધાં ગણ્યા તેમાંથી સૌથી વધું હોયએ કિંમત તમે લો અને જો આ ΔVmax≤ ε હોયતો સોલ્યુશન કન્વર્જ થયું એટલે કે ઉકેલ મળી ગયું એમ કહેવાયઅને 10 ની 4 અથવા 10 ની 5 સુધી અક્યુરસી લઈ શકાય છે તેનો મતલબ કે જ્યારે તમે આ કરતાં હોવ ત્યારે દરેક ઇટરેશન વખતે ડેલ્ટાનો તફાવત લેવામાં આવે છેજેમાં તમે હાલની કિંમત અને પાછલી કિંમતનો તફાવત લઇને મેગ્નીટ્યુડ લો છો અને તમે શોધો છો કે આ તફાવત જો એપ્સિલોન ε કરતાં ઓછું હોયતો સોલ્યુશન કન્વર્જ થયું એટલે કે ઉકેલ મળી ગયું એમ કહેવાય કારણ કે બધાં ડેલ્ટામાંની મહત્ત્મ કિંમત એપ્સિલોન ε કરતાં ઓછી છે તો કન્વર્જન્સ માટે ધારાધોરણ એટલા માટેમેં અહીં લખેલ છે કે કારણ કેબસ 1 સ્લેક બસ છે તો ડેલ્ટા તફાવત જો એપ્સિલોન ε કરતાં ઓછું હોય 10 ની 4 અથવા 10 ની 5 સુધી હોયતો સોલ્યુશન કન્વર્જ થયું કહેવાય તો આ કિસ્સા માટે આ એક ધારધોરણ એટલે કે ક્રાયટેરિયા છે બીજું નીચે પ્રમાણે લખી શકાય Pischeduled ધારધોરણ તમને જાણીતું છે તો હવે હું એક દાખલો લેવા જઈ રહ્યો છું તો આ સમીકરણ 21 છે તમે Picalculated સમીકરણ 15 પરથી ગણી શકો તમે સમીકરણ 15 વડે સ્પષ્ટ કિંમત લો અને તેમાંથી મહત્ત્મ કિંમત ચકાસોએટલે કે સ્લેક બસ સિવાય ધારો કે તે જ રીતે ધારો કે તમારી પાસે ΔQ છે તો આ સમીકરણનો મતલબ આ પ્રમાણે થશે આ સમીકરણનો મતલબ પણ ΔQ માટે એ જ રીતે કાઢી શકાય અને પછી બંને માટે તફાવત ચકાસો કે ΔP અને ΔQ એ ε જેટલા અથવા તેનાથી ઓછાં છે કે નહિં એટલે કે અને જો હોય અને અક્યુરસી 10 ની 4 અથવા 10 ની 5 સુધી હોય તોસોલ્યુશન કન્વર્જ થયું કહેવાય તો આ પ્રમાણે બે રીત થી આપણે કન્વર્જન્સ કેરેક્ટરીસ્ટીક જોઇ શકીએ આભારતો પછી મળીએ